પહેલાં આપણે PCP પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ પર ધ્યાન આપતા હતા જે એક મહત્વપૂર્ણ રિસોર્સ શેરિંગ પ્રોટોકોલ છે આપણે આ પ્રોટોકોલ અને પ્રોટોકોલના પરિણામો વિશે ચર્ચા કરી આપણે પ્રોટોકોલ આ પ્રોટોકોલના પરિણામો વિશે ચર્ચા કરી હતી આ વ્યાખ્યાનમાં પ્રોટોકોલનું કેટલુક વિશ્લેષણ કરી એ નિષ્કર્ષ પર આવશું કે શું કાર્ય સમૂહ રેટ મોનોટોનિક શેડયુલિંગમાં શેડ્યૂલેબલ રહેશે કે નહીં કેમ કે રેટ મોનોટોનિક શિડ્યુલરના પ્રારંભિક પરિણામો એ ઇંડિપેંડેન્ટ કાર્યો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા અને કારણ કે ક્રિયાઓ રિસોર્સ શેર કરે છેપ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલથી આનું અવલોકન કરવામાં આવશે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલના વિશ્લેષણમાં તે ડેડલોક્સ ચેઇન બ્લોકીંગ જે સરળ પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજનાની મોટી સમસ્યા હતી તેને અટકાવે છે તે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નને અટકાવે છે જે સમસ્યા ઉભી થાય છે જો આપણે કોઈ સરળ રિસોર્સ વહેંચણી યોજનાનો ઉપયોગ કરીએ જેમ કે સેમાફોરનો અને તે ઇન્હેરિટન્સ ઇન્વર્શ઼નને પણ મર્યાદિત કરે છે ચાલો આપણે ઇન્વર્શ઼નના પ્રકારો જોઈએ જે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલમાં થઈ શકે છે અને તેના આધારે આપણે કાર્ય માટે મહત્તમ સમય નક્કી કરી શકીએ છીએ કે જેના માટે કાર્ય બ્લોક થઈ શકે છે નીચા પ્રાયોરિટી કાર્યને કારણે અને તે આપણને કોઈ કાર્ય સેટ રિસોર્સ વહેંચણી હેઠળ શેડ્યૂલેબલ રહેશે કે કેમ તે તપાસવા માટેનું હેન્ડલ આપશે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલમાં 3 મુખ્ય પ્રકારનાં ઇન્વર્શ઼ન છે પ્રથમ ડાયરેક્ટ ઇન્વર્શ઼ન જ્યાં ઉચ્ચ અગ્રતા કાર્ય નીચી અગ્રતા કાર્યની રાહ જુએ છે કારણ કે નીચી પ્રાધાન્યતા કાર્ય નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ ધરાવે છે બીજું ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼ન જ્યાં ઉચ્ચ અગ્રતા કાર્યને નીચી અગ્રતા કાર્યની રાહ જોવી જરૂરી છે કારણ કે નીચલું અગ્રતા કાર્યોની અગ્રતા ઇન્હેરિટન્સ ક્લૉજ઼ને કારણે વધારી દેવામાં આવી છે અને આખરે અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન જ્યાં રિસોર્સ ઉપલબ્ધ હોય તો પણ કાર્ય તે રિસોર્સનો ઉપયોગ કરી શકતું નથી કારણ કે તે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ દ્વારા અટકાવવામાં આવે છે કારણ કે જ્યારે કોઈ કાર્ય રિસોર્સ માટેની વિનંતી કરે છે ત્યારે કાર્યની અગ્રતા વર્તમાન સીલીંગ વિરુદ્ધ તપાસવામાં આવે છે અને જો કાર્યોની પ્રાધાન્યતા વર્તમાન સિસ્ટમ સીલીંગ કરતા ઓછી અથવા સમાન હોય તો પછી તેને રિસોર્સ ઐક્સેસ કરવાની મંજૂરી મળતી નથી અને આ તે યોજના છે જેનો ઉપયોગ ડેડલોક નિવારણ માટે થાય છે કારણ કે જો તે કોઈ રિસોર્સની વિનંતી કરે છે અને જો તે તેને આપવામાં આવે છે તો તે ડેડલોક પરિણમી શકે છે નીચે આપેલ સમયગાળો છે જેના માટે વિવિધ ઇન્વર્શ઼ન થઈ શકે છે અને કાર્યો જેના કારણે વિવિધ ઇન્વર્શ઼ન થઈ શકે છે ડાયરેક્ટ ઇન્વર્શ઼ન ત્યારે થાય છે જ્યારે નીચલી અગ્રતા કાર્ય TL એક નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ ધરાવે છે CR અને ઉચ્ચ અગ્રતા કાર્યને પણ રિસોર્સની જરૂર હોય છે અને તેથી તે નીચી અગ્રતા કાર્યને તેના રિસોર્સનાં ઉપયોગ પૂર્ણ થવાની અને તેને રિલીસ કરવાની રાહ જુએ છે ઉદાહરણ તરીકે કાર્ય માટે ડાયરેક્ટ ઇન્વર્શ઼નની ઓળખ થઈ શકે છે અને તે ઇન્વર્શ઼નની અવધિ શોધીવી જોઈએ આપેલ ટાસ્ક સેટમાં આપણી પાસે 6 કાર્યો છે અને જે રિસોર્સનો ઉપયોગ કરે છે તે નીચે મુજબ સૂચવવામાં આવ્યું છે 3 રિસોર્સ R1 R2 અને R3 હાજર છે જ્યાં R1 T2 દ્વારા 2 યુનિટ માટે ઉપયોગમાં લેવાય છે અને T1 દ્વારા 5 યુનિટ માટે ઉપયોગમાં લેવાય છે R2 T1 દ્વારા 1 યુનિટ માટે અને 5 યુનિટ T2 દ્વારા ઉપયોગમાં લેવાય છે અને R3 T2 દ્વારા 10 યુનિટ અને 8 યુનિટ T6 દ્વારા ઉપયોગમાં લેવાય છે આ એપ્લિકેશનમાં ડાયરેક્ટ ઇન્વર્શ઼ન થઈ શકે તે ઓળખવા માટે છે જ્યાં 6 કાર્ય છે અને રિસોર્સનો ઉપયોગ આપવામાં આવ્યો છે તે નીચી અગ્રતા કાર્ય છે જે ઉચ્ચ અગ્રતા કાર્યના ઇન્વર્શ઼નનું કારણ બને છે તેથી જ્યારે T2 પહેલાથી જ રિસોર્સ R1 ઉપયોગ કરે છે ત્યારે T1એ R1ના બે યુનિટ માટે ડાયરેક્ટ ઇન્વર્શ઼ન સામનો કરવો પડશે એ જ રીતે T2 T6 ના કારણે 8 એકમો માટે ઇન્વર્શ઼નનો સામનો કરવો પડશેસૌથી ખરાબ કિસ્સામાં T1 T4 ના R2 ના ઉપયોગને કારણે પાંચ એકમો માટે ઇન્વર્શ઼નનો સામનો કરવો પડશે ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼ન ત્યારે થાય છે જ્યારે નીચી અગ્રતા કાર્યો રિસોર્સ નો ઉપયોગ કરી રહ્યું છે અને ઉચ્ચ અગ્રતા કાર્ય એ રિસોર્સ માટે રાહ જુએ છે અને તે કિસ્સામાંનીચી અગ્રતા કાર્યની પ્રાધાન્યતા વધારવામાં આવે છે ઉચ્ચ અગ્રતા કાર્યની અગ્રતા સમાન તો બીજા શબ્દોમાં કહીએ નીચા અગ્રતા કાર્ય ઉચ્ચ અગ્રતા કાર્યની અગ્રતા ને ઇન્હેરિટ કરે છે જે રિસોર્સ માટે રાહ જોઈ રહ્યું છે પરંતુ ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો છે જેમને રિસોર્સની જરૂર નથી કારણ કે તેઓ CPU નો ઉપયોગ કરવા માગે છે પરંતુ સીપીયુનો ઉપયોગ કરવાથી પણ અટકાવવામાં આવ્યા છે કારણ કે અહીં પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલના ઇન્હેરિટન્સ ક્લૉજ઼ને લીધે નીચા અગ્રતા કાર્યની અગ્રતા માં વધારો કરવામાં આવ્યો છે અને આ ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼ન માટે સમજૂતી છે નીચે આપેલ સમસ્યા છે અને ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼ન જે થઈ શકે છે અને તે કેટલા સમય સુધી થઈ શકે છે તે ઓળખવું પડશે આ એક ઇન્વર્શ઼નનું ઉદાહરણ છે જ્યાં ઓછી અગ્રતા કાર્ય રિસોર્સને હોલ્ડ કરે છે અને ઉચ્ચ અગ્રતા કાર્ય તેની રાહ જુએ છે તેથી ઓછી અગ્રતા કાર્યની અગ્રતા ઉચ્ચ પ્રાયોરીટી કાર્યની અગ્રતા સમાન કરવામાં આવે છે આ દરમિયાનમાં ક્રિયાઓ જે મધ્યવર્તી પ્રાધાન્યતા હોય છે તે CPUનો ઉપયોગ કરી શકશે નહીં કારણ કે નીચા પ્રાધાન્યતા કાર્યની પ્રાયોરીમાં વધારો કરવામાં આવ્યો છે અને ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼ન ઊભું થાય છે નીચે એક સમસ્યા છે જ્યાં કોઈ ચોક્કસ એપ્લિકેશનમાં આપણી પાસે 6 કાર્યો છે ક્રિયાઓની પ્રાથમિકતાઓ ઉતરતા ક્રમમાં છે તે છે T1 એ મહત્તમ પ્રાધાન્યતા છે T2 એ બીજી મહત્તમ પ્રાધાન્યતા છે T3 એ ત્રીજી મહત્તમ છે અને T6 અહીં સૌથી ઓછી અગ્રતા છે ત્યાં 3 રિસોર્સ R1 R2 અને R3 છે અને ક્રિયાઓ કે જે ચોક્કસ સમય માટે રિસોર્સનો ઉપયોગ કરે છે તે એરો સાથે સંખ્યા દ્વારા સૂચવવામાં આવે છે T1 5 એકમો માટે R1 નો ઉપયોગ કરે છે T2 ને 2 એકમો માટે R1 નો ઉપયોગ કરવાની જરૂર છે અને તે આગળ વધે છે આ એપ્લિકેશનમાં થઇ શકે તેવા ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼નની ઓળખ નીચે મુજબ છે જ્યારે T2 એ R1 નો ઉપયોગ કરે છે અને T1 જ્યારે રિસોર્સ R1 માટે બ્લોક થાય છે ત્યારે T2 ની પ્રાધાન્યતા ઇન્હેરિટન્સ ક્લૉજ઼ દ્વારા T1 ની બરાબર થવા માટે વધારવામાં આવે છે પરંતુ કાર્ય T3 T4 T5 T6 માટે ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼ન નહીં હોય કારણ કે T2 એ પહેલેથી જ T3T4T5T6 ની તુલનામાં ઉચ્ચઅગ્રતા છે તે ઓછી અગ્રતાવાળા કાર્યોમાં કોઈ ઇન્વર્શ઼નનું કારણ નથી અહીં T1 અને T2 દ્વારા ઉપયોગમાં લેવાતા રિસોર્સને કારણે અન્ય કાર્યોમાં કોઈ ઇન્હેરિટન્સ લગતી ઇન્વર્શ઼ન નથી કારણ કે તેમની પાસે પહેલેથી જ ઉચ્ચ અગ્રતા છે રિસોર્સ R2 માટે જ્યારે T4 રિસોર્સ R2 નો ઉપયોગ કરે છે અને T રાહ જુએ છે તો T4 ની અગ્રતા T1 અગ્રતા જેટલી વધી જાય છે કાર્યો T2 અને T3 ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼નમાંથી પસાર થાય છે કારણ કે T4 ની પ્રાધાન્યતા T1 થી વધારી છે અને તેથી T2 અને T3 ને CPUનો ઉપયોગ કરવાથી અટકાવવામાં આવશે પરંતુ T2 અને T3 T4 ના R2 ના ઉપયોગ ના આધારે 5 એકમો માટે ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼નને સહન કરી શકે છે જ્યારે T6 R3 નો ઉપયોગ કરે છે અને T2 રાહ જુએ છે ત્યારે T6ની પ્રાધાન્યતા વધારીને T2 જેટલી કરવામાં આવે છે કાર્યો T3T4 અને T5 જે T6 કરતા વધારે અગ્રતા ધરાવે છે પરંતુ T2 કરતા ઓછી અગ્રતા ધરાવે છે અને એમણે 8 એકમો માટે ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼ન સહન કરવું પડે છે આ એટલા માટે છે કારણ કે T6 વધુમાં વધુ 8 એકમોનો ઉપયોગ કરી શકે છે અને આ 3 કાર્યો મોટાભાગના 8 એકમો માટે ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼નને સહન કરશે અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન એ ત્રીજી પ્રકારનું ઇન્વર્શ઼ન છે જેને ડેડલોક અવોઇડન્સ ઇન્વર્શ઼ન પણ કહેવામાં આવે છે અહીં જ્યારે કોઈ કાર્ય રિસોર્સની વિનંતી કરે છે ત્યારે તેની પ્રાધાન્યતાને વર્તમાન સિસ્ટમની સીલીંગ સાથે સરખામણી કરવામાં આવે છે અને ફક્ત જો તેની પ્રાધાન્યતા વર્તમાન સિસ્ટમ સીલીંગ કરતા વધારે હોય અથવા તે કાર્ય જેણે વર્તમાન સિસ્ટમની સીલીંગ સેટ કરી હોય તો પછી તેને રિસોર્સ આપવામાં આવે છે નહિંતર જો રિસોર્સનો ઉપયોગ ન કરવામાં આવે તો પણ તેને ઍક્સેસ ની મંજૂરી આપવામાં આવશે નહીં અને તે અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન માથી પસાર થાય છે આમ તેને ડેડલોક અવોઇડન્સ ઇન્વર્શ઼ન અથવા સીલીંગ સંબંધિત ઇન્વર્શ઼ન તરીકે પણ ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે ઓછી અગ્રતા કાર્ય રિસોર્સ CR1 નો ઉપયોગ કરે છે પરંતુ કેટલીકવાર પછી CR1 ઉચ્ચ અગ્રતા કાર્ય જેની અગ્રતા 10 છે એના દ્વારા વપરાય છે અને તેથી CR1 ની સીલીંગ 10 હોય છે ઓછી અગ્રતા કાર્ય જ્યારે રિસોર્સ નો ઉપયોગ કરે છે અને વર્તમાન સિસ્ટમની સીલીંગ 10 પર સેટ થયેલ છે તે ક્ષણે એક ઉચ્ચ પ્રાયોરિટી કાર્ય જેની પ્રાધાન્યતા 8 છે જે નીચા પ્રાધાન્યતા કાર્ય કરતા વધારે છે તે પછી તે એક્સિક્યૂટ કરવાનું શરૂ કરશે અને થોડા સમય પછી જો તેને CR2 રિસોર્સની જરૂર હોય અને જો રિસોર્સ CR2 ઉપલબ્ધ છે તો પણ પછી રિસોર્સ આપવામાં આવશે નહીં કારણ છે કે THની અગ્રતાની તુલના વર્તમાન સિસ્ટમ સીલીંગ સાથે કરવામાં આવશે જે 10 છે અને કારણ કે તેની પ્રાધાન્યતા વર્તમાન સિસ્ટમની સીલીંગ કરતા ઓછી છે તેથી તેને રિસોર્સને એક્સેસ આપવામાં આવશે નહીં કે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી અને તે નિષ્ક્રિય છે આમ આ એક અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન છે આ જ ઉદાહરણમાં અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન જે થઈ શકે છે એનું વિશ્લેષણ અહીં કરવામાં આવ્યું છે મુખ્ય પ્રશ્ન જે ઉદ્ભવે છે તે છે કે T 1 અને T2 દ્વારા R1 ના ઉપયોગ વિશે અને જો ત્યાં અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન હોય તો આનો જવાબ ના છે કારણ કે ઉચ્ચ અગ્રતા કાર્ય નીચી પ્રાધાન્યતા કાર્યમાં ઇન્વર્શ઼નનું કારણ બની શકતી નથી જ્યારે T4 એ R2 નો ઉપયોગ કરે છેત્યારે વર્તમાન સિસ્ટમ સીલીંગ 1 ની બરાબર સેટ કરવામાં આવશે કારણ કે T1 પણ R2 નો ઉપયોગ કરે છે અને તેથી R2 સાથે સંકળાયેલ સીલીંગ મૂલ્ય 1 છે અને તેથી વર્તમાન સિસ્ટમની સીલીંગ 1 પર સેટ કરી છે ધારો કે T 2 ને રિસોર્સની જરૂર છે R1 અથવા R3 હોઈ શકે છે અને તેને રિસોર્સ આપવામાં આવશે નહીં તેથી તે બ્લોક થાય છેઅને T2 5 એકમો માટે T4 ના આધારે અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન સહન કરી શકે છે રિસોર્સ R3 માટે જ્યારે T6 તેનો ઉપયોગ કરી રહ્યું છે ત્યારે વર્તમાન સિસ્ટમ સીલીંગ 2 પર સેટ કરવામાં આવશે કારણ કે R3 સાથે સંકળાયેલ સીલીંગ મૂલ્ય 2 છે પરંતુ તે સમયે T4 ને રિસોર્સ R2ની જરૂર છે T4 ની અગ્રતા વર્તમાન સિસ્ટમ સીલીંગ સાથે તુલના કરવામાં આવશે જે 2 છે અને તેથી તે રિસોર્સને નકારી કાઢવામાં આવશે અને તેથી T4 T6 ના R3 ના ઉપયોગ ના કારણે અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼નમાંથી પસાર થાય છે અને સમયગાળો 8 હશે T1 અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼નમાંથી પસાર થશે નહીં કારણકે T1ને R1 દ્વારા ગ્રાન્ટ મળશે કારણ કે તેની અગ્રતા સિસ્ટમ સીલીંગ કરતાં વધારે છે જ્યારે T2 કોઈ રિસોર્સની વિનંતી કરે છે કહો R1 ત્યારે તેની અગ્રતા સિસ્ટમ સીલીંગ જેટલી છે તેથી તેને R1ને એક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેથી T2 પણ અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼નમાંથી પસાર થાય છે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલમાં ક્રિયાઓ સિંગલ બ્લોકીંગ છે એટલે કે એકવાર કાર્ય રિસોર્સ માટે બ્લોક થાય છે કારણ કે રિસોર્સ ઓછી અગ્રતાવાળા કાર્ય પાસે છેપછી બીજા રિસોર્સ જેની એને જરૂર છે એના માટે તે બ્લોક થઈ શકશે નહીં માની લો કે કાર્યને 2 રિસોર્સ R1 અને R3 ની જરૂર છે અને પછી આપણે T2 અથવા T4 લઈએ છીએ અહીં T2 ને 2 રિસોર્સની જરૂર છે અને જ્યારે T2 ને રિસોર્સ R1 મળે છે વર્તમાન સિસ્ટમ સીલીંગ પહેલાથી 1 ની બરાબર હશે અને આ રીતે અન્ય કાર્યને રિસોર્સ આપવા માટે મંજૂરી આપી શકાતી નથી એ જ રીતે જો T2 R3 ધરાવે છે તો વર્તમાન સિસ્ટમ સીલીંગ 2 ની બરાબર સેટ કરવામાં આવશે T4 જેવી નીચી અગ્રતા કાર્યો અન્ય રિસોર્સ લઈ શકશે નહીં આ અવોઇડન્સ ક્લૉજ઼ને લીધે કોઈ કાર્ય ફક્ત એક જ વાર રિસોર્સ માટે બ્લોક કરી શકાય છે અને અન્ય રિસોર્સ માટે તેને નીચા અગ્રતા કાર્યો દ્વારા બ્લોક કરવામાં આવશે નહીં અને કારણ કે આપણી પાસે કૉરલેરી છે જેના લીધે એવું કહી શકાય કે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ એના એક્સક્યૂશન દરમિયાન વધુમાં વધુ એક વખત ઇન્વર્શ઼નમાંથી પસાર થાય છે પછી ભલે તે ડઝનેક રિસોર્સનો ઉપયોગ કરી રહ્યું હોય પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ ડેડલોક મુક્ત છે અને એવી દલીલ કરી શકાય છે કે ડેડલોક ત્યારે થઈ શકે જ્યારે વિવિધ કાર્ય એકબીજાના રિસોર્સનો ભાગ ધરાવે છે અને પછી તેઓ રિસોર્સને મુક્ત કરવા માટે બીજાની રાહ જુએ છે તેથી તે મ્યૂચૂઅલી વેઇટિંગ ચાલુ રાખે છે પરંતુ અહીં આ પરિસ્થિતિ થઈ શકતી નથી કારણ કે એકવાર કોઈ કાર્ય કોઈ રિસોર્સ પ્રાપ્ત કરે છે પછી એક અગ્રતા મૂલ્ય વર્તમાન સિસ્ટમ સીલીંગ પર સેટ કરવામાં આવે છે અને તેથી જો અન્ય કાર્ય તેની પ્રાધાન્યતા વર્તમાન સિસ્ટમ સીલીંગ કરતા ઓછી હોય તો તેને રિસોર્સને એક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન પણ નીચેની રીતે ટાળી શકાય છે જ્યારે કોઈ કાર્ય રિસોર્સનો ઉપયોગ કરે છે અને ઉચ્ચ અગ્રતા કાર્ય રાહ જોતા હોય છે તે દરમિયાન નીચી અગ્રતા કાર્યોની પ્રાધાન્યતા જે કાર્યની રાહમાં હોય તે બરાબર થવા માટે વધારી દેવામાં આવે છે અને મધ્યવર્તી અગ્રતા કાર્યો નીચી અગ્રતા કાર્યને તેનો ઉપયોગ કરવાથી પ્રીએમ્પ્ટ કરી શકે છે પરંતુ અહીં પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રાયોરિટી સીલીંગ ના ઇન્હેરિટન્સ ક્લૉજ઼ ને લીધે ઓછી અગ્રતા કાર્યની અગ્રતા ઉચ્ચ અગ્રતા કાર્યની અગ્રતા બરાબર વધારી દેવામાં આવે છે ઉચ્ચ અગ્રતા કાર્ય અનબાઉન્ડ ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકતું નથી કારણ કે નીચા પ્રાધાન્યતાની અગ્રતા પહેલેથી જ વધેલી છે અને મધ્યવર્તી પ્રાધાન્યતા કાર્ય ખરેખર તેને CPU ઉપયોગથી પ્રીએમ્પ્ટ કરી શકતું નથી ઇન્હેરિટન્સ ક્લૉજ઼ને લીધે ઓછી અગ્રતા કાર્યની પ્રાધાન્યતા વધે છે અને મધ્યવર્તી પ્રાધાન્યતા કાર્ય નિમ્ન અગ્રતા કાર્યને પ્રીએમ્પ્ટ કરી શકતા નથી અને તેથી અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન થઈ શકતું નથી કોઈ કાર્ય ફક્ત એક જ વાર રિસોર્સ માટે બ્લોક થઈ શકે છે અને પછી આ જ પુરાવા પછી આપણને એ જાણ કરે છે કે તે વિવિધ રિસોર્સ માટે ઘણી વખત બ્લોક થઈ શકશે નહીં તેથી ચેઇન બ્લૉકિંગ ટળ્યું છે સમયગાળો શોધવા માટે નીચે એક કવાયત છેવિવિધ પ્રકારનાં ઇન્વર્શ઼ન જે થઈ શકે છે તે શોધી કાઢો અને પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે કાર્ય કેટલું ઇન્વર્શ઼નને સહન કરી શકે છે તે ઓળખો અહીં આપણી પાસે 6 કાર્યો છે જ્યાં T1 સૌથી વધુ અગ્રતા કાર્ય છે જ્યારે T6 સૌથી નીચું છે અને કાર્યને તેમની અગ્રતાની દ્રષ્ટિએ આદેશ આપ્યો છે અને ત્યાં 3 રિસોર્સ R1R2 R3 અને સમયગાળો જેમના માટે તેમને રિસોર્સની જરૂર છે તે એરો પર સૂચવવામાં આવ્યું છે પ્રથમ ડાયરેક્ટ બ્લૉકિંગની ઓળખ કરવામાં આવશે અને પછી કાર્યો કોઈ ચોક્કસ સમયગાળા માટે ડાયરેક્ટ બ્લૉકિંગ થઈ જશે અહીં T1 રિસોર્સ R1નો ઉપયોગ કરે છે અને જો T2 પહેલાથી જ રિસોર્સનો ઉપયોગ કરી રહ્યો છે તો પછી તેને 2 એકમ માટે રાહ જોવી પડશે એ જ રીતે T3 R1નો ઉપયોગ કરે છે અને તેથી T1 ને 8 એકમ માટે T3 ના આધારે ઇન્વર્શ઼નમાંથી પસાર થવું પડી શકે છે T2 T3 જે પહેલાથી R1 રિસોર્સનો 8 એકમનો ઉપયોગ કરે છે એને કારણે ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે છે T3 T4 ના આધારે 1 એકમ માટે ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે છે અને તે જ રીતે T4 T6 ના આધારે 8 એકમ માટે ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે છે વિવિધ પ્રકારનાં ઇન્વર્શ઼ન દા ડાયરેક્ટ ઇન્હેરિટન્સ અને અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન નીચે આપેલા ટેબલ પરથી ગણી શકાય છે T1 T2 ના આધારે 2 એકમો માટે ઇન્વર્શ઼નમાંથી પસાર થાય છે અને તે T3 ના આધારે 8 એકમો માટે ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે છે T2 T3 ના આધારે 8 એકમોમાટે ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે છે અને T3 T4 ના આધારે રિસોર્સ R2 નો ઉપયોગ કરીને 1 યુનિટ માટે ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે છે અને T4 T6 ના આધારે રિસોર્સ R3 નો ઉપયોગ કરીને 8 યુનિટ માટે ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે છે આપણે આગળના વ્યાખ્યાનમાં અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન પર ચર્ચા કરીશું